આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ પણ સરળ રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યૂલરને જોઈ રહ્યા છીએ જે સાયક્લિક શેડ્યૂલર તરીકે ઓળખાય છે આપણે જોયું હતું કે પ્રોગ્રામર દ્વારા નક્કી કરવા માટેના ડિઝાઇન પરિમાણો છે એક તે મેજર સાઇકલ છે જે સેટ કરવું સરળ છે જે પિરિયોડિક ટાસક્સના ટાસ્ક પીરિયડનો લસાઅ છે અને માઇનર સાઇકલને ફ્રેમ તરીકે પણ ઓળખાય છે અને આ ફ્રેમ માટે કેટલીક મર્યાદાઓને સંતોષવાની જરૂર છે ઉદાહરણ તરીકે આપણી પાસે ૩ પિરિયોડિક ટાસક્સ છે T1 એક્ઝિકયુશનનો સમય ૧ છે અને પીરિયડ ૪ છે સમયમર્યાદા ૪ છે ટાસ્ક ૨ માં એક્ઝિકયુશનનો સમય ૧ છે અને પીરિયડ અને સમયમર્યાદાના ૫ એકમો છે ટાસ્ક ૩ એક્ઝિકયુશનનો સમય 1 5 એકમનો છે ટાસ્ક પીરિયડ અને સમયમર્યાદાના ૨0 એકમો છે અને આપણે ઉપરના માટેનું શેડ્યૂલ મેળવવાની જરૂર છે એકવાર આપણે શેડ્યૂલ મેળવીએ ત્યારે તે એક મેજર સાઇકલના શેડ્યૂલ તરીકે સંગ્રહિત થઈ શકે છે અને પછી સાયક્લિક એક્ઝિક્યુટિવ દરેક ફ્રેમમાં ઇન્ટરપ્ટ સાથે આગળનું ટાસ્ક મેળવવાનું ચાલુ રાખશે T1 T2 T3 ૩ ટાસક્સના મેજર સાઇકલ વિશે પૂછતાં આપણી પાસે ૪ ૫ અને ૨0 જેવા ટાસ્ક અવધિ હોય છે મેજર સાઇકલ T1 T2 અને T3 નો લસાઅ છે જે ૨0 ને મેજર સાઇકલ તરીકે આપે છે આગળની વસ્તુ એ ફ્રેમની સાઇઝ પસંદ કરવાનું છે અને તે ૩ મર્યાદાને પૂર્ણ કરે છે પ્રથમ મર્યાદા એ છે કે ફ્રેમની સાઇઝ એ મેજર સાઇકલને ભાગી શકતી હોવી જોઈએ અને મેજર સાઇકલ ૨0 છે અને તે આપણને કેટલીક ડિસ્ક્રીટ વેલ્યુસ આપે છે આપણને મળતા ફ્રેમની સાઇઝ ૧ ૨ ૪ ૫ ૧0 અને ૨0 છે બીજી મર્યાદા ફ્રેમની સાઇઝ પર લોઅર બાઉન્ડ લગાવે છે જે તે છે કે દરેક ટાસ્કનો એક્ઝિકયુશન સમય એક ફ્રેમમાં સમાવિષ્ટ થતો હોવો જોઈએ અને તે આપણને આપે છે કે ટાસ્કના એક્ઝિકયુશનના દરેક સમય કરતા ફ્રેમની સાઇઝ વધારે હોવી જોઈએ ૧ ૧ ૧ ૫ માટે એક્ઝિકયુશનનો સમય ઓછામાં ઓછો ૨ હોવો જોઈએ તેથી ૧ કાઢવામાં આવ્યો છે આપણે ૨ ૪ ૫ ૧0 અને ૨0 ની વચ્ચે પસંદગી કરવી પડશે ત્રીજી મર્યાદા એ છે કે કોઈ ટાસ્કના આગમન અને સમયમર્યાદા વચ્ચે ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે અને જો આપણે સૌથી ખરાબ કેસની ખાતરી આપીએ તો તે બધા કેસો માટે રહેશે દરેક ટાસ્ક માટે આપણે તપાસીશું કે આપણી પાસે ૨F જીસીડી F pi ≤ di છે કે નહીં અહીં આપણે બધા ૩ ટાસક્સ માટે અને વિવિધ ફ્રેમ સાઇઝ માટે તપાસવાની જરૂર છે ચાલો ફ્રેમ સાઇઝ ૨ થી પ્રારંભ કરીએ મેજર સાઇકલ ૨0 છે અને ફ્રેમ સાઇઝ ૨ ૪ ૫ ૧0 છે કારણ કે ૧ ટાસ્ક એક્ઝેક્યુશનને રોકી શકશે નહીં એટલે તેને કાઢી નાખી છે ફ્રેમ સાઇઝ ૨ માટે એટલે કે ત્રીજી મર્યાદા માટે ૨F જીસીડી F p1 ≤ di ટાસ્ક એકનો પીરિયડ ૪ છે અને તેથી ૪ ૨ ૨ અને ૨ ≤ d1 ટાસ્ક એક માટેની સમયમર્યાદા ૪ છે જેના માટે તે ધરાવે છે અને ઠીક છે ફ્રેમ સાઇઝ ૨ સાથેના બીજા ટાસ્ક માટે તપાસીએ તો આપણે સમાન વસ્તુનું પાલન કરીશું અહીં જીસીડી F ૫ અને F ૨ તેથી ૨ ૧ ≤ ૫ જેમ કે આ ઠીક છે અને તે જ રીતે આપણે ત્રીજા ટાસ્ક F ૨0 માટે તપાસ કરીએ છીએ F ૨ અને તેથી જીસીડી ૨ છે અને ફરીથી આ બરાબર છે તેથી ૨ એ શક્ય ફ્રેમ સાઇઝ છે અને નીચે શેડ્યૂલ દ્વારા જરૂરી ફ્રેમની સંખ્યા વિશે આપેલ છે ફ્રેમ સાઇઝ ૪ ૫ અને ૨0 છે એક મેજર સાઇકલમાં ત્રીજો ટાસ્ક એકવાર થશે બીજો ટાસ્ક ૪ વખત થશે અને પ્રથમ ટાસ્ક 5 વખત થશે ૧ ૫ ૪ ૧ ૯ અને ૯ ૧ ૧0 આપણને ઓછામાં ઓછા ૧0 ફ્રેમ્સની જરૂર છે અને તેથી તેમાં F ૨ છે ફ્રેમ સાઇઝ ૪ માટે જેમ કે આપણે જાણીએ છીએ કે ટાસ્ક આગમન અને સમયમર્યાદા વચ્ચે ક્લિયર ફ્રેમ હોવી જ જોઇએ અને સૌથી ખરાબ કેસ અહીં એક્સપ્રેશન ૨ F GCD F pi દ્વારા આપવામાં આવે છે અને બીજા કાર્ય માટે તે પરિપૂર્ણ કરતું નથી અહીં ૫ ફ્રેમ્સ છે જે એક મેજર સાઇકલમાં ઉપલબ્ધ છે કારણ કે ફ્રેમની સાઇઝ ૪ છે અને તેથી ત્યાં ૫ ફ્રેમ્સ હશે જે ઉપલબ્ધ હશે અને અહીં 3 ટાસ્ક માટે આપણે ૧0 ફ્રેમ્સની જરૂર છે F એ ૪ બરાબર એ યોગ્ય નથી પ્રથમ કારણ એ કે તે સમયમર્યાદાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને શેડ્યૂલ વિકસાવવા માટે પૂરતી ફ્રેમ્સ ઉપલબ્ધ નથી અને તેથી ફ્રેમ સાઇઝ ૫ ૧0 અને તેથી વધુ શોધવા માટે કોઈ અર્થ નથી કારણ કે ઉપલબ્ધ ફ્રેમ્સની સંખ્યા હજી ઓછી હશે ફ્રેમ સાઇઝ ૨ તે પસંદ કરી શકાય છે અને એકવાર આપણી પાસે ફ્રેમ સાઇઝ ૨ થાય છે પછી આપણે સરળતાથી શેડ્યૂલ વિકસાવી શકીએ છીએ એટલે કે કઇ ફ્રેમમાં કયું કાર્ય ચલાવશે પરંતુ જો આપણે તમામ સંભવિત ફ્રેમ સાઇઝને અજમાવીએ અને જોશું કે કોઈ પણ ફ્રેમ સાઇઝ યોગ્ય નથી તો પછી આ કિસ્સામાં મોટા એક્ઝેક્યુશન સમય સાથેનો ટાસ્ક એ મોટો ગુનેગાર છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે ૩ ૪ ૫ વગેરે એક્ઝેક્યુશન સમય સાથે ઘણા ટાસક્સ છે અને ત્યાં બીજા ૨0 ૧00 ૧00 સાથે છે દેખીતી રીતે ફ્રેમની સાઇઝ અહીં ઓછામાં ઓછી ૨0 હોવી જરૂરી છે અને ફ્રેમ્સની સંખ્યા ઓછી હશે ફક્ત આપણે કહી શકીએ કે ૧00 ફ્રેમ્સની મેજર સાઇકલ ૫ ની બને છે અને એટલું જ નહીં કે સમયમર્યાદાનું પણ ઉલ્લંઘન થાય છે આપણે આપણી પાસે ક્યારે મોટા એક્ઝિકયુશન સમય સાથે મોટો ટાસ્ક હશે તે કેવી રીતે મેળવી શકીએ આપણે આપણો પ્રોગ્રામ ફરીથી લખવાની જરૂર છે અને આપણે આ ટાસ્કને નાના ટાસક્સમાં વહેંચવાની જરૂર છે ચાલો ધારીએ કે આપણે તેના ૧0 ભાગલા કરીએ છીએ અને પછી શક્ય હોય તેવી નાના ટાસ્ક ની સાઇઝ નક્કી કરીએ તે જ ટાસ્ક જે આપણે ૨ માં ભાગ પાડવાની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે ટાસ્કનો અંત હોય ચાલો આપણે કહીએ કે આપણે T1 ને T1 a અને T1 b તરીકે બનાવીએ છીએ T1 ના અંતે તેને કન્સિસટેન્ટ સ્ટેટ સાથે સિસ્ટમ ને છોડવી આવશ્યક છે જો અન્ય ટાસક્સ પણ ચાલે છે તો T1 બી જેવા ખોટા મૂલ્યો પ્રાપ્ત ન કરવા જોઈએ જ્યારે પણ આપણે ખરેખર કોઈ શક્ય ફ્રેમ સાઇઝ ન મેળવી શકીએ ત્યારે આપણે ટાસક્સને લાંબા સમય સુધી એક્ઝિક્યુશન સમય સાથે વિભાજીત કરવાની જરૂર છે આપણે તેની વિગતોમાં જઈશું નહીં સંકેત આપ્યા છે અને તેના આધારે તે ફરીથી ફ્રેમની સાઇઝ પર ફરીથી કામ કરવું ખરેખર ખૂબ મુશ્કેલ રહેશે નહીં અને ફિઝિબલ શેડ્યૂલ વિકસાવી શકાય છે આપણે જોઈ શકીએ છીએ કે આ એક પુનરાવર્તિત પ્રક્રિયા છે કેટલીકવાર આપણે યોગ્ય ફ્રેમ સાઇઝ મેળવી શકતા નથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તે સ્થિતિમાં આપણે ટાસક્સનું પુનર્ગઠન કરવું અને શક્ય ફ્રેમ સાઇઝ શોધવાની જરૂર છે આપણે આ સાયક્લિક શેડ્યૂલર પર પૂર્ણ કરીએ છીએ મજબૂત મુદ્દો એ છે કે તે એક સરળ અને કાર્યક્ષમ ટાસ્ક શેડ્યૂલર છે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ખૂબ નાનો છે ફક્ત શેડ્યૂલ ટેબલની સહાય લેવી જરૂરી છે અને દરેક વખતે તે ફ્રેમ પર ઇન્ટરપ્ટ મેળવે છે જે શેડ્યૂલ ટેબલ પર હાજર ટાસ્ક ચલાવે છે તે ટેબલ ડ્રિવન શેડ્યૂલર કરતા પણ વધુ કાર્યક્ષમ છે કારણ કે અહીં વારંવાર ટાઇમર સેટ કરવાની આવશ્યકતા નથી ટાઈમર ફક્ત પ્રારંભિક સમય પર સેટ કરેલો છે સાયક્લિક શેડ્યૂલર માટે નકારાત્મક પોઇન્ટ્સ નીચે મુજબ છે પ્રથમ મુદ્દો શેડ્યૂલનો વિકાસ કરવાનો છે જ્યારે ટાસક્સની સંખ્યા થોડીક નોન ટ્રીવિઅલ એપ્લિકેશનની જેમ મોટી થઈ જાય છે જ્યાં આપણે કહી શકીએ કે ટાસક્સની સંખ્યા ૧0 કે ૧૫ છે પછી જાતે જ બધી મેજર સાઇકલને વિકસિત કરી રહ્યા છીએ પછી કેન્ડિડેટ ફ્રેમ સાઇકલ શોધીને અને પછી દરેક મર્યાદાઓને તપાસવાનો પ્રયાસ કરવો એ ખરેખર એક નોન ટ્રીવિઅલ બાબત છે અને તે પણ તે પુનરાવર્તિત કાર્ય છે જેમ જેમ ટાસક્સની સંખ્યામાં વધારો થાય છે ડિઝાઇનર માટે ફ્રેમની સાઇઝ શોધવાનું ખૂબ મુશ્કેલ થઈ શકે છે જે આ શેડ્યૂલરમાંની એક સમસ્યા છે બીજો એક એ છે કે જો આપણે નવા ઉપકરણને સમાવિષ્ટ કરવાની જરૂર હોય તો તેને સુધારવું અને જાળવવું મુશ્કેલ છે અને તેથી ટાસક્સમાંથી કોઈ એકનું એક્ઝિકયુશન સમય લાંબુ થાય છે આ કિસ્સામાં આપણે શેડ્યૂલને સંપૂર્ણ રીતે ફરીથી બનાવવું પડે છે એવું નથી કે આપણે તે ટાસ્ક માટેનું શેડ્યૂલ બદલીએ છીએ જે ટાસ્ક માટે આપણે ફરીથી ટાસ્ક કરવાની જરૂર છે આપણે આખા શેડ્યૂલ માટે બદલવું પડશે નવી ફ્રેમ સાઇઝ અને તેથી વધુ આ નાજુક છે કારણ કે જો કોઈ કારણોસર ટાસક્સમાંનો કોઈ વધુ સમય લે છે તો તે સિસ્ટમને ખોટી સ્થિતિમાં મૂકે છે અને તે સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે ઘણી એપ્લિકેશનોમાં પણ આપણી પાસે સ્પેરાડિક અને એપરિઓઇડિક ટાસક્સ છે અને ત્યાં કોઈ સ્પષ્ટ રસ્તો નથી કે જેમાં આપણે સ્પેરાડિક અને એપરિઓઇડિક ટાસક્સ સંભાળી શકીએ આ સાયક્લિક શેડ્યૂલરના નબળા પોઇન્ટ્સ છે આપણે તે યાદ રાખવું જોઈએ ચાલો આપણે વધુ સોફિસ્ટીકેટેડ શેડ્યૂલર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ કારણ કે ક્લોક ડ્રિવન શેડ્યૂલર્સ સરળ છે સરળ એપ્લિકેશનોમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ જેમ જેમ એપ્લિકેશનો વધુ સોફિસટીકટેડ બને છે તેમ આપણે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સ બનાવવાની જરૂર છે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સના મુખ્ય વર્ગ અને મુદ્દાઓને નિયંત્રિત કરવાની જરૂર છે ક્લોક ડ્રિવન શેડ્યૂલર્સની તુલનામાં આ વધુ નિપુણ છે તેનો અર્થ એ કે આપેલ ટાસ્ક સેટ માટે પણ જો ક્લોક ડ્રિવન શેડ્યૂલર કોઈ શેડ્યૂલ શોધી શકતું નથી તો પણ તે સરળતાથી ચલાવી શકાય છે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલરનો ઉપયોગ કરીને ફિઝિબલ શેડ્યૂલ મેળવી શકાય છે આ વધુ નિપુણ છે આ સ્પેરાડિક અને એપરિઓઇડિક ટાસક્સને હેન્ડલ કરી શકે છે અને સ્વાભાવિક રીતે આમાં વધુ જટિલ એપ્લિકેશનોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ શેડ્યૂલર્સના કોડ સાઇઝ અને શેડ્યૂલર્સના એક્ઝેક્યુશન સમયના સંદર્ભમાં ક્લોક ડ્રિવન શેડ્યૂલર જેટલું કાર્યક્ષમ નથી પરંતુ જ્યાં સુધી ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સ માટેના શેડ્યૂલિંગ પોઇન્ટ્સને ધ્યાનમાં લેવામાં આવે છે શેડ્યૂલિંગ પોઇન્ટ એ ખૂબ મૂળભૂત ખ્યાલ છે શેડ્યૂલિંગ પોઇન્ટ એ સમય છે કે જેના પર ટાસ્ક શેડ્યૂલર સક્રિય થઈ જાય છે તે શરૂ થાય છે અને નક્કી કરે છે કે આગળ કયા ટાસ્કને મોકલવાનું છે અથવા આગળ કયું એક્ઝિકયુશન શરૂ કરવું ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલિંગ માટેના શેડ્યૂલિંગ પોઇન્ટ્સ વિશે વાત કરીએ તો ત્યાં બે શેડ્યૂલિંગ પોઇન્ટ્સ છે એક ટાસ્ક પૂર્ણ કરવા જ્યારે પણ કોઈ ટાસ્ક ચાલે છે અને તે પૂર્ણ કરે છે ત્યારે શેડ્યૂલર એક શેડ્યૂલિંગ પોઇન્ટને વ્યાખ્યાયિત કરે છે અને શેડ્યૂલર ચલાવાનું શરૂ કરે છે અને આગળના કયા ટાસ્ક ને ચલાવવો તે નક્કી કરવાનો પ્રયાસ કરે છે અન્ય શેડ્યૂલિંગ પોઇન્ટ એ બીજા પ્રકારનું શેડ્યૂલિંગ પોઇન્ટ છે અરાઇવલ ઈવેન્ટસ જ્યારે કોઈ ટાસ્ક આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ટાસ્ક ઇન્ટરપ્ટને કારણે આવે છે તે પિરિયોડિક ટાસ્ક ક્લોકના ઇન્ટરપ્ટને કારણે થઈ શકે છે પિરિયોડિક ટાઈમર ઇન્ટરપ્ટ દરેક વખતે પિરિયોડિક ઇન્ટરપ્ટ થાય છે જે તે ટાસ્કનું અનુરૂપ ઇન્સ્ટનસ આવે છે જેને જોબ કહેવામાં આવે છે તે ચલાવવા માટે તૈયાર થઈ જાય છે દરેક ટાસ્કનો ઇન્સ્ટનસ તે જોબ છે તેનો આવવાનો સમય શેડ્યૂલિંગ પોઇન્ટથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમ જેમ જોબ આવે છે ત્યારે શેડ્યૂલર કોડ ચાલુ થવાનું શરૂ થાય છે અને તપાસ કરે છે કે શું આ જે ટાસ્ક આવ્યો છે તેને જે પહેલાથી એક્ઝિકયુટ થતાં ટાસ્ક જોડે પ્રિ ઇમ્પેટિંગ કરવાની જરૂર છે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલરને પ્રિ ઇમ્પેટિવ શેડ્યુલર તરીકે પણ કહેવામાં આવે છે કારણ કે જ્યારે પણ કોઈ ટાસ્ક આવે છે અને તેની વધારે પ્રાઓરિટી હોય છે તો પછી જે ટાસ્ક પહેલેથી ચલાવવામાં આવે છે તેને પ્રિ ઇમ્પટેડ કરવું જરૂરી છે સૌથી સરળ ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર નામ પ્રમાણે અગ્રભૂમિ પૃષ્ઠભૂમિ શેડ્યૂલર દ્વારા જાય છે કદાચ આપણે આ પહેલા લેવલની ઓપરેટિંગ સિસ્ટમ કોર્સ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમના કોર્સમાં જોયું હશે અગ્રભૂમિ પૃષ્ઠભૂમિ શેડ્યૂલર એ નોન રીઅલ ટાઇમ એપ્લિકેશનોમાં પણ એક લોકપ્રિય શેડ્યૂલર છે આપણી પાસે પિરિયોડિક એપરિઓઇડિક અને સ્પેરાડિક ટાસક્સનું મિશ્રણ છે અગ્રભૂમિ માં પિરિયોડિક ટાસક્સ ચાલે છે જેનો અર્થ એ કે તેમને પૃષ્ઠભૂમિ ટાસક્સની તુલનામાં વધારે પ્રાઓરિટી આપવામાં આવે છે જ્યારે પણ અગ્રભાગ નાં ટાસક્સ અસ્તિત્વમાં ન હોય ત્યારે પૃષ્ઠભૂમિ ટાસક્સ ચાલવાનું શરૂ થાય છે અને રીઅલ ટાઇમ પરિસ્થિતિમાં રીઅલ ટાઇમ સમયમર્યાદા ધરાવતા તમામ ટાસક્સ અગ્રભાગ નાં ટાસક્સ તરીકે ચલાવવામાં આવે છે આ પિરિયોડિક ટાસક્સ છે જેમની સમયમર્યાદા અહીં બતાવવામાં આવી છે ઉદાહરણ તરીકે આ આકૃતિમાં અહીં લીટી એ પોઈન્ટને નિર્ધારિત કરે છે કે જેના પર પિરિયોડિક ટાસ્ક રીઅલટાઇમ પિરિયોડિક ટાસ્ક પુનરાવર્તિત થાય છે અને કારણ કે આ રીઅલ ટાઇમ ટાસ્ક છે તે અગ્રભાગ નો ટાસ્ક છે તે અન્ય તમામ પૃષ્ઠભૂમિ ટાસક્સને ખસેડવાનું ચાલુ કરે છે જેથી તે પૂર્ણ થાય પછી પૃષ્ઠભૂમિ ટાસક્સ ચલાવવાનું શરૂ કરે અને ફરીથી સમયાંતરે ટાઇમર ઇન્ટરપ્ટ આવે છે તે ફરીથી પિરિયોડિક ટાસ્ક બને છે આવે છે અથવા તૈયાર થઈ જાય છે અને તે શરૂ થતાંની સાથે જ તે ચાલવાનું શરૂ કરે છે આ પિરિયોડિક ટાસ્કનો પ્રથમ ઇન્સ્ટનસ છે અને તે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે પૃષ્ઠભૂમિ ટાસ્ક રાહ જોવી પડે છે અને આ પોઈન્ટએ પૂર્ણ થયા પછી ઘડિયાળના ઇન્ટરપ્ટ સુધી પૃષ્ઠભૂમિ ટાસ્ક ચાલવાનું શરૂ કરે છે જ્યાં સુધી પિરિયોડિક ટાસ્કનો બીજો ઇન્સ્ટનસ આવી ને ચાલવાનું શરૂ કરે અને તે ત્યારે જ પૂર્ણ થાય છે ત્યારે જ અન્ય એપરિઓઇડિક અને સ્પેરાડિક ટાસક્સ ચાલવાનું શરૂ કરે છે તે એક સરળ શેડ્યૂલર છે જ્યાં સુધી ત્યાં કોઈ અગ્રભૂમિ ટાસ્ક છે ત્યાં સુધી તે ચાલે છે અને વધુ જટિલ કેસોમાં ઘણા પ્રકારનાં અગ્રભૂમિ ટાસક્સ હોઈ શકે છે તે કિસ્સામાં શેડ્યૂલર સૌથી વધારે પ્રાઓરિટી વાળા અગ્રભાગ ના ટાસ્ક પસંદ કરશે અને માત્ર ત્યારે જ જ્યારે કોઈ અગ્રભાગ નાં ટાસક્સ અસ્તિત્વમાં નથી તો પૃષ્ઠભૂમિ ટાસ્ક ચાલશે આ એક સરળ શેડ્યૂલર છે જેના આધારે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું આપણે ઉદાહરણ કરીએ તે પહેલાં ગણિતશાસ્ત્રના એક્સપ્રેશન ની ચર્ચા કરીએ જો TB એ પૃષ્ઠભૂમિ ટાસ્ક છે અને પ્રોસેસિંગ ટાઇમ eB છે અહીં પૃષ્ઠભૂમિ ટાસ્કને કોઈ સમયમર્યાદા હોવાનું માનવામાં આવતું નથી અહીં તેના એક્ઝિકયુશન સમય દ્વારા પૃષ્ઠભૂમિ ને સૂચવીએ અગ્રભાગ નું ટાસ્ક p1 છે જ્યારે તેનો એક્ઝિકયુશન સમય e1 છે અને આપણી પાસે અગ્રભાગ ટાસક્સનો સમૂહ છે જે ei દ્વારા એક્ઝિકયુશન સમય અને pi દ્વારા પીરિયડ સૂચવે છે તે સ્થિતિમાં પૃષ્ઠભૂમિ ટાસ્ક પૂર્ણ થવા માટે કેટલો સમય લેશે ફોર્મ્યુલા eB એ પૃષ્ઠભૂમિ ટાસ્કનો એક્ઝિકયુશન સમય છે અને દરેક વખતે જ્યારે કાર્ય ei ti એક્ઝિકયુટિંગ શરૂ કરે છે તે ei માટે ચાલશે અને દરેક pi યુનિટમાંથી ટાસ્ક ti એ ei માટે એક્ઝિક્યુટ થશે તે ચાલશે તે સમયનો અપૂર્ણાંક છે જો આપણે આવા બધા પિરિયોડિક ટાસ્ક ધ્યાનમાં લઈએ તો આપણે ∑ લખી શકીએ છીએ બાકી રહેલો સમયનો ભાગ પૃષ્ઠભૂમિ ટાસ્ક ચલાવવા માટે મૂકવામાં આવે છે અને તે 1−∑ દ્વારા આપવામાં આવે છે અને તેથી પૃષ્ઠભૂમિ ટાસ્કનો પૂર્ણતા નો સમય તરીકે વ્યક્ત કરી શકાય છે જ્યાં eB પૃષ્ઠભૂમિ ટાસ્કનો એક્ઝિકયુશનનો સમય છે નીચે આપેલ એક સરળ કેસ છે જ્યાં માત્ર એક જ રીઅલ ટાઇમ ટાસ્ક છે જે પિરિયોડિક છે એક્ઝિકયુશનનો સમય ૫0 છે પીરિયડ ૧00 છે અને સમયમર્યાદા ૧00 છે જુઓ સ્લાઇડમાં સમય ૨૫૪૧ p1 એ e1 હોવો જોઈએ અહીં એક્ઝિકયુશનનો સમય ૫0 છે પીરિયડ ૧00 છે અને સમયમર્યાદા ૧00 છે અને પૃષ્ઠભૂમિ ટાસ્કની વાત કરીએ તો એક્ઝિકયુશનનો સમય ૧0૨0 મિલિસેકન્ડ છે અહીં મુખ્ય પ્રશ્ન પૃષ્ઠભૂમિ ટાસ્કના સમાપ્તિ સમય વિશે છે આનો ઉપાય એ છે કે દર વખતે જ્યારે અગ્રભૂમિ ટાસ્ક ચાલે છે ત્યારે તે ૫0 મિલિસેકંડ માટે ચાલે છે અને તે દર ૧00 મિલિસેકંડમાં એકવાર ચાલે છે બાકીના ૫0 મિલિસેકંડ પૃષ્ઠભૂમિ ટાસ્કને ચલાવવા માટે ઉપલબ્ધ છે અગ્રભાગને લીધે ઉપયોગ ૫0 ભાગ્યા ૧00 અથવા 0 ૫ છે પૃષ્ઠભૂમિ ટાસ્ક માટે ઉપલબ્ધ સમયનો અપૂર્ણાંક 0 ૫ છે આપણે તેને ૧0 ૨0 ભાગ્યા ૫0 ભાગ્યા ૧00 કે જે ૨0૪0 મિલિસેકંડ છે તેને એક્સપ્રેશન માં બદલી શકીએ પૃષ્ઠભૂમિ ટાસ્ક ૨0૪0 મિલિસેકંડમાં પૂર્ણ થશે અગ્રભાગ પૃષ્ઠભૂમિ શેડ્યૂલર એ ખૂબ સરળ શેડ્યૂલર છે જેનો આપણે પ્રથમ લેવલના ઓપરેટિંગ સિસ્ટમ કોર્સમાં પણ આવરી લેવામાં આવ્યો છે કારણ કે તેમાં રીઅલ ટાઇમ એપ્લિકેશનો સાથે સંબંધિત છે પરંતુ આપણે આ વિશે વધુ ચર્ચા કરીશું નહીં વધુ સોફિસટીકટેડ શેડ્યૂલર્સ રેટ મોનોટિક શેડ્યૂલર અને અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ શેડ્યૂલર પર ધ્યાન કેન્દ્રિત કરવું પરંતુ આપણે તે પછીના લેક્ચરમાં જોઈશું હવે આ લેક્ચર માટે આપણે અહીં રોકાઈશું